મેથડ ઓફ ઈમેજીસ II ગ્રાઉન્ડ મેટાલિક પ્લેન અને ગ્રાઉન્ડ મેટલ ગોળાની સામે પોઇન્ટ ચાર્જ અગાઉના વ્યાખ્યાનમાં આપણે ધાતુની સપાટી અથવા ધાતુ અથવા સપાટીની સામે રાખવામાં આવેલા ચાર્જ નું પોટેન્શિયલ શોધવા માટે ઉકેલમાં વિશિષ્ટતાનો ઉપયોગ કર્યો હતો જે ગ્રાઉન્ડેડ હતો અથવા જેમાં v0 હતું અને આપણે જોયું કે સપાટીમાં q ચાર્જની સામે q ચાર્જ મૂકીને પોટેન્શિયલ પ્રાપ્ત કરી શકાય છે જે સપાટીથી સમાન અંતરે z પર છે આપણે સપાટી ચાર્જ σ ની પણ ગણતરી કરી જે q2z0s2z032ના બરાબર છે હવે આ ચાર્જ પરના દબાણનું શું જો તે ધાતુની સપાટી સામે લાવવામાં આવે તો કારણ કે તે દેખીતી રીતે આ નેગેટીવ ચાર્જ દ્વારા આકર્ષિત થશે અહીં માયનસ સાઈન છે નેગેટીવ ચાર્જીસ જે સપાટી પર પ્રેરિત થયા છે બધાની ગણતરી સીધા આ q થી કરી શકાય છે એવું છે કે ચાર્જ q પરના બળની ગણતરી આ બંને ચાર્જ ચાર્જ પોતે અને તેના ઇમેજ ચાર્જ વચ્ચેના બળ તરીકે કરી શકાય છે અને તેથી આના પર બળ F 140q24z02 z તરીકે આપવામાં આવે છે આ આકર્ષણ બળ છે અહીં માઇનસ ચિહ્ન સાથે z યુનિટ વેક્ટર મૂકેલ છે હું તમને એક એક્સરસાઇઝ આપું છું કે પ્રેરિત ચાર્જ ઘનતા s|z0 દ્વારા q પર લાગતું બળ એ આના જેટલું છે તે ગણતરી કરીને બતાવો F 140q24z02 z ચાર્જ q ના ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ વિશે શું તે છે કે આપણી પાસે આ ઇમેજ ચાર્જ q અને ઇમેજ ચાર્જ q છે અંતર z0 ઉમેરો શું હું પોટેન્શિયલ 140q22z0 લખી શકું કારણ કે આ બે ચાર્જની વચ્ચે પોટેન્શિયલ એનર્જી છે અને જવાબ ના છે તે માટે એક ખૂબ સરળ કારણ છે તેનું કારણ એ છે કે યાદ રાખો કે જ્યારે આપેલ ચાર્જ વિતરણને લીધે આપણે પોટેન્શિયલની ગણતરી કરીએ છીએ ત્યારે આપણે આ લખી શકીએ છીએ 140∫rr r અને અનંતથી તે બિંદુ સુધી ચાર્જને લાવવા માટે કરવું પડતું કાર્ય છે જયાં ચાર્જની ઘનતા નિશ્ચિત રહેવી જોઈએ તે બદલાતી નથી જો કે આ કિસ્સામાં ઇમેજ ચાર્જની સમસ્યામાં ચાર્જ આવે છે અથવા બહાર જાય છે ચાર્જ ઘનતા s એ z0 પર આધારિત છે અને તેથી હું આ સૂત્રનો સીધો ઉપયોગ કરી શકતો નથી આ સૂત્રનો ઉપયોગ સીધો મને આ જવાબ આપે છે જયાં એ ડેલ્ટા ફંક્શન છે આ કિસ્સામાં મારે સ્પષ્ટ કરેલા કાર્યની ગણતરી કરવી આવશ્યક છે તો ચાલો z0 થી અનંત તરફ ખસેડવા ચાર્જ q પર કરવામાં આવેલ કાર્યની ગણતરી કરીએ અને તે થયેલ કાર્ય W એ અનંત પરના ચાર્જ કણના પોટેન્શિયલ v∞ અને v પરનો પોટેન્શિયલ ઊર્જા તફાવત બનશે તો ચાલો આપણે આની ગણતરી કરીએ ચાર્જ પરનું બળ z 14π0q24z2 છે જો તે z અંતર પર હોય તો આપણા દ્વારા લાગુ કરાયેલ બળ z 14π0q24z2 બનશે તેથી આપણા દ્વારા કરવામાં આવેલ કાર્ય 140q2z014z2 dz થશે અને તે મને F140q24z2 આપે છે આ v v ના બરાબર છે અહીં v0 લેતા મને v q24π014z0 મળે છે આ ઇમેજ પોટેન્શિયલ તરીકે ઓળખાય છે તેથી V માટે ગ્રાઉન્ડેડ સપાટી ની સામે અથવા ધાતુની સામે અંતર z ઉમેરો જે 0 પોટેન્શિયલ પર છે ચાર્જ q ની પોટેન્શિયલ એનર્જી q24π014z0 દ્વારા આપવામાં આવે છે અને આ ઇમેજ પોટેન્શિયલ તરીકે ઓળખાય છે હું ફરીથી ભાર મૂકું છું આ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલની જેમ બરાબર નથી કે આપણે બે ચાર્જ વચ્ચે તેની ગણતરી કરી શકીએ કારણ કે આ કિસ્સામાં જ્યારે તમે ચાર્જ ખસેડતા હોવ તેમ પરીક્ષણ ચાર્જ જે આ કિસ્સામાં q છે ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન પોતે બદલાય છે તો આપણે ઇમેજ ચાર્જ ને લીધે ચાર્જ પરના પોટેન્શિયલ અને બળની ગણતરી કરી આપણે પહેલાથી જ સપાટીની ચાર્જ ઘનતાની ગણતરી કરી છે હું તમને કહેવા માંગું છું કે આ z0 પરના ચાર્જને કારણે પોટેન્શિયલ Z0 ની ગણતરી કરો અને પરિણામ શું આવે છે તે જુઓ આને સંબંધિત સમસ્યા ઇમેજ મેથડનો ઉપયોગ કરીને હલ થઈ શકે છે જો હું એક મેટાલિક ગોળો લઉં અને તેને ગ્રાઉન્ડ કરૂ જેનો અર્થ છે કે આના પરનું પોટેન્શિયલ 0 છે અને d અંતરે આની સામે ચાર્જ q લો જે આ ગોળાના કેન્દ્રથી અંતર છે આ કિસ્સામાં આવું થાય છે કે પણ હું રસપ્રદ ક્ષેત્ર ની બહાર અન્ય ચાર્જ શોધી શકું છું તેનો અર્થ એ કે અહીં મારૂ રસપ્રદ ક્ષેત્ર આ બહારનું વોલ્યુમ છે મને આ ધાતુની અંદર ચાર્જ મળે છે તેથી બાઉન્ડ્રી કન્ડીશન સેટિસ્ફાય થાય છે અહીં બાઉન્ડ્રી કન્ડીશન શું છે અહીં v0 છે જો હું આને કેન્દ્ર અથવા ઓરિજીન તરીકે લઉં છું તો પછી vrR0 છે જયાં R એ આ ગોળાની ત્રિજ્યા છે જો હું બીજો ચાર્જ શોધી શકું જે q ની આ પોટેન્શિયલ સાથે જોડાય આ બંને બાઉન્ડ્રી કન્ડીશનને સેટિસ્ફાય કરે તો મને મારૂ સોલ્યુશન મળે છે કારણ કે તે એક અનન્ય જવાબ છે તેથી ચાલો પ્રયત્ન કરીએ અને જોઈએ કે જો હું સેન્ટર લાઈનની જેમ સમાન લાઇન સાથે અંદર ચાર્જ મુકું જે આ ગોળાના સેન્ટર અને ચાર્જ q ચાર્જ q પ્રાઇમ સાથે જોડાય તો આપણે જોઈએ કે શું હું બંને બાઉન્ડ્રી કન્ડીશન્સને સેટિસ્ફાય કરી શકું છું કે નહીં તો ચાલો r વેક્ટર પર પોટેન્શિયલ V નું સમીકરણ લખીએ હવે હું આ દિશાને z દિશા બનાવા જઇ રહ્યો છું કલ્પના કરો કે મેં આ દિશાને z દિશા બનાવી છે જો તમે નથી કરી શકતા તો હું તમને બીજા ચિત્ર દ્વારા સમજાવીશ બીજું અહીં મેં આ દિશાને z દિશા બનાવી છે અને આ ચાર્જને કેન્દ્રથી d અંતરે અહીંથી બહાર કાઢયો છે બીજા ચાર્જ q પ્રાઇમ ને કેન્દ્રથી d પ્રાઈમ અંતર પર કેન્દ્રને જોડતી લાઇન અથવા અથવા z દિશામાં મુકો પછી હું v140q|r dz|લખી શકું છું આ ચાર્જ q અને ઇમેજ ચાર્જને લીધે પોટેન્શિયલ છે જે હું એક અલગ રંગમાં લખી રહ્યો છું 140q|r dz| તો મેં તેને એક અલગ અંતર પર મૂકી દીધું છે પરંતુ ધાતુના ગોળાની અંદર તેથી બહાર પોઇઝનનું સમીકરણ Poisson's equation સરખું જ રહે છે r dzr2d2 2rdcosθ એ જ રીતે r dzr2d2 2rdcosθ સમાન જ રહે છે કારણ કે બંને ચાર્જ z અક્ષ પર છે v140q|r dz|140q|r dz| r dzr2d2 2rdcosθ r dzr2d2 2rdcosθ તો ચાલો હવે r પર પોટેન્શિયલ V નું સમીકરણ લખીએ અહીં 14π0 સામાન્ય છે તેથી v 140qr2d2 2drcosθq r2d2 2rdcosθ આ ચાર્જ જનરેટ કરવા માટે હું અહીં કેટલાક ફેરફાર કરવા જઇ રહ્યો છું તેમને શરૂઆતમાં જ બે જુદા જુદા ચાર્જ જોઈને અને સપાટી શોધીને જનરેટ કરી શકાય છે જયાં પોટેન્શિયલ 0 હોય તેમ છતાં અહીં હું થોડી હેરફેર કરીશ અહીં હું r અને d' ને સામાન્ય લઉં છું તેથી મને 140qr1dr2 2drcosθ12qd1rd2 2 rdcosθ12 મળે છે મારે શું જોઈએ છે મારે rR પર V0 જોઈએ છે v 140qr2d2 2drcosθqr2d2 2rdcosθ140qr1dr2 2drcosθ12qd1rd2 2 rdcosθ12 તો ચાલો rR લઈએ અથવા આ rR પણ સૂચિત કરે છે ચાલો પોટેન્શિયલનું સમીકરણ લખીએ તો v rR 140qR1dR2 2dRcosθ12qd1Rd2 2 Rdcosθ12 અને મારે આ 0 ની બરાબર જોઈએ છે હું સુનિશ્ચિત કરી શકું છું કે જો હું qr qd લઉં અને drRd લઉં તો મને બે અજ્ઞાત q અને d મળે છે અને મને બે સમીકરણો મળે છે તેથી તે મને dR2d છે જે નિશ્ચિતપણે R કરતા ઓછું છે કારણ કે d એ R કરતા વધારે છે અને q qRd છે તેથી મને મળ્યું છે કે જો મારી પાસે આ ગોળો છે જે ગ્રાઉન્ડેડ છે અને હું તેના સેન્ટરથી d અંતરે એક ચાર્જ મુકું પછી જો હું અહીં બીજો ચાર્જ q લગાઉં છું તો આ q છે અને q qRd છે જયાં R ત્રિજ્યા છે અહીં અંતર d ઉમેરો જે R2d છે પછી V સપાટી પર 0 છે અને V એ r પર 0 છે તો આપણને ચાર્જીસનું આ સંયોજન મળ્યું છે જે બાઉન્ડ્રી કન્ડીશનને સેટિસ્ફાય કરે છે અને આ ગોળાની બહાર 2V q0 δ r d છે જો તે z અક્ષ પર હોય તો તે dz બની જશે તો ચાર્જીસનું સંયોજન મળ્યું છે જે બાહ્ય ક્ષેત્રમાં પોઇસન સમીકરણને સેટિસ્ફાય કરે છે અને બધી બાઉન્ડ્રી કન્ડીશન્સને પણ સેટિસ્ફાય છે આપણને આ સોલ્યુશન મળ્યું છે એનો અર્થ છે કે આ કેસમાં પોટેન્શિયલ v vqvq બનશે તો મેં તમને અહીં એ અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે કે સોલ્યુશનની વિશિષ્ટતાનો ઉપયોગ કરીને આપણે અમુક પરિસ્થિતિઓમાં ગણતરી કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે આપણે બે ઉદાહરણો કર્યા છે જ્યાં પ્લેનની ગ્રાઉન્ડેડ સપાટીની સામે ચાર્જ છે અને ચાર્જ ગ્રાઉન્ડેડ ગોળા અથવા ગ્રાઉન્ડેડ મેટાલિક ગોળાની સામે છે જેમાં આપણે ચાર્જના એવા સંયોજનો શોધી શકીએ જે બાઉન્ડ્રી કન્ડીશન અને યોગ્ય પોઇસન સમીકરણને સેટિસ્ફાય કરે છે અને તેથી તે મને તે પરિસ્થિતિ માટે યોગ્ય સોલ્યુશન આપે છે પ્લાનર સપાટીની સામેના ચાર્જના કિસ્સામાં મેં જે પ્રોબ્લેમ્સ કર્યા એ હું તમને પ્રયાસ કરવા માટે આપીશ અને એસાઇન્મેન્ટ માં પણ આપીશ